આ પર્ટિક્યુલર મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને અહીં વાસ્તવમાં આ અમારો આગામી ક્લાસ છે તેથી હકીકતમાં આગામી લેકચર અને આ લેકચરમાં અમારી પાસે બે મોડ્યુલ હશે અને બંને મોડ્યુલો ઓપ એમ્પ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે તેથી હવે આપણે જોયું છે કે તમે કેવી રીતે સર્કિટ ડિઝાઇન અને ઇન્ટિગ્રેટેડ કરી શકો છો જે MOSFET નું એક્ઝામ્પલ છે અને તે જ ટેકનોલોજીનો ઉપયોગ સર્કિટ ડિઝાઇન કરવા માટે પણ થાય છે તેથી એકવાર તમે MOSFET બનાવવાની પ્રોસેસ જાણો છો તો તમે બાકીના ડિવાઇસીસને બનાવવાની પ્રોસેસ જાણશો તેથી આપણે બેઝિક્સ અને મોનોલિથિકના પરિચયથી શરૂઆત કરીશું જો તમને યાદ હોય તો ફર્સ્ટ ક્લાસમાં આપણે ઓપ એમ્પ કેવી રીતે બનાવવું MOSFET કેવી રીતે બનાવવું તે તરફ આગળ વધ્યા હતા અને પછી આપણે એન્હાન્સમેન્ટ ટાઈપના ડીપ્લેશન ટાઈપના MOSFET ની કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ પણ જોઈ હતી આપણે MOSFET માટે એક કે બે સમસ્યાઓ સોલ્વ કરી છે હવે ચાલો જોઈએ કે ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ શું છે અને મેં તમારા માટે એક્સપેરિમેન્ટ્સનો સેટ તૈયાર કર્યો છે જે હું બતાવીશ કે આ પર્ટિક્યુલર અભ્યાસક્રમનો એક ભાગ છે તેથી તમે જાણો છો કે આપણે વાસ્તવમાં આ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ તો ચાલો આજે જોઈએ કે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ સૌ પ્રથમ આપણે સમજવું જોઈએ કે ઓપરેશનલ એમ્પ્લીફાયર કેવી રીતે કાર્ય કરે છે અને ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેરેક્ટરિસ્ટિક શું છે તેથી જ્યારે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશે વાત કરો જેમ કે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે તેનો ઉપયોગ ઘણા ઓપરેશનો કરવા માટે થાય છે ત્તેનો ઉપયોગ સમર તરીકે સમિંગ કરવા માટે થાય છે તેનો ઉપયોગ ઇન્ટિગ્રેટર તરીકે થઈ શકે છે તેનો ઉપયોગ ડિફરન્શીએટર તરીકે થઈ શકે છે જો તમે યોગ્ય ફીડબેકનો ઉપયોગ કરો તો તે એમ્પ્લીફાયર પણ છે જો તમે અન્ય પ્રકારના ફીડબેકનો ઉપયોગ કરો તો તેને ઓસિલેટર બનાવી શકાય છે તેથી આપણે ઓપ એમ્પની ઘણી એપ્લિકેશનો પણ જોઈશું તેથી તેથી શરૂ કરવા માટે ચાલો જોઈએ ઓપ એમ્પ શું છે અને તેની કેરેક્ટરિસ્ટિક્સ શું છે અને જો તમને યાદ હોય તો આપણે આ IC ને અગાઉ પણ જોઈ છે હવે તમે જાણો છો કે આ ચિપ અથવા સિલિકોન ચિપની અંદર શું છે અને જો ત્યાં ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર હોય તો ઓછામાં ઓછું તમે જાણો છો કે આપણે એક ટ્રાન્ઝિસ્ટર કે જે તમારું MOSFET છે તે કેવી રીતે બનાવી શકીએ તેથી જ્યારે તમે એક ટ્રાન્ઝિસ્ટર બનાવશો ત્યારે તમે સમાન પ્રોસેસમાં લાખો ટ્રાન્ઝિસ્ટરનો પ્રચાર કરી શકો છો ભલે તમારી પાસે એક MOSFET હોય અથવા તમે દસ MOSFET નું મૂલ્યાંકન કરી રહ્યા હોય તો પણ પ્રોસેસ સમાન રહે છે હવે જ્યારે તમે ઓપરેશન એમ્પ્લીફાયર વિશે વાત કરો ત્યારે તમારે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો થોડો ઇતિહાસ જાણવો જોઈએ કે તે કેવી રીતે ઉદ્ભવ્યું અને તેની શોધ કેવી રીતે થઈ અને હવે આપણે શું વાપરી રહ્યા છીએ અથવા આપણે કેવા ઓપ એમ્પનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આપણે પહેલાથી જ આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર ચર્ચા કરી છે તેથી આપણે આ વિશે વિગતવાર નથી જઈ રહ્યા પરંતુ જો તમે ઓપરેશનલ એમ્પ્લીફાયર્સનો સંક્ષિપ્ત ઇતિહાસ જુઓ તો વેક્યુમ ટ્યુબ ઓપ એમ્પની ફર્સ્ટ પેટર્ન 1946 માં થઈ હતી આમાં ઓપ એમ્પ વેક્યુમ ટ્યુબમાંથી બનાવવામાં આવ્યું હતું કારણ કે અગાઉ તમામ કાર્યો જો તમે ટ્રાન્ઝિસ્ટર જોઈ શકો છો તો જો તમે અન્ય ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ જોઈ શકો છો તો પહેલા વેક્યુમ ટ્યુબ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ધીરે ધીરે ટેકનોલોજીની પ્રગતિ સાથે આપણે હાલની ટેકનોલોજી ઉપર આવ્યા જે આપણા IC છે તેથી પહેલા ફર્સ્ટ કૉમર્શિઅલ ઓપ એમ્પ હતું જે 1953 માં ઉપલબ્ધ હતું તેથી ફર્સ્ટ પેટન્ટ 1946 માં થઈ હતી ફર્સ્ટ કોમર્શિયલ ઓપ એમ્પ તે તમે અહીં જુઓ છો તેવું લાગતું હતું અને તે 1953 માં ઉપલબ્ધ હતું હવે જો આપણે આગળ વધીએ તો 1961 માં ડિસ્ક્રિટ IC બેઝડ ઓપ એમ્પ્સ હતા તમે કહો કે ડિસ્ક્રીટ IC માં આપણે અહીં કેટલાક રેઝિસ્ટર જોઈ શકીએ છીએ તમે અન્ય કોમ્પોનન્ટ જોઈ શકો છો તમે અહીં કેટલાક ટ્રાન્ઝિસ્ટર જોઈ શકો છો તેથી ડિસ્ક્રીટ IC બેઝડ ઓપ એમ્પ્સની શોધ પ્રથમ 1961 માં થઈ હતી તેથી આપણે 1946 થી શરૂ કર્યું આપણે 1961 સુધી પહોંચ્યા હવે ફર્સ્ટ કૉમર્શિઅલ મોનોલિથિક ઓપ એમ્પ ફર્સ્ટ કૉમર્શિઅલ રીતે સક્સેસફુલ મોનોલિથિક ઓપ એમ્પ 1965 માં મળ્યુ હતું આ પ્રથમ વખત હતું જ્યારે મોનોલિથિક IC અથવા મોનોલિથિક ઓપરેશન એમ્પ્લીફાયર કૉમર્શિઅલ રીતે ઉપલબ્ધ હતું અને તે સફળ રહ્યું હતું પછી 1967 માં અમને ફર્સ્ટ ઓપ એમ્પ મળ્યું જે આના જેવું દેખાતું હતું જે હાલમાં પણ આપણે ફેયરચાઈલ્ડ દ્વારા સમાન ઓપરેશન એમ્પ્લીફાયર 𝜇 A741 નો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી ટેકનોલોજીના સાહસ અથવા પ્રગતિ તરફ દોરી જાય છે જે ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજી છે અમારી પાસે આ પર્ટિક્યુલર IC હોઈ શકે છે તેથી મુદ્દો એ છે કે આપણે 1946 થી શરૂ કરીને 1967 સુધી પહોંચ્યા હતા પરંતુ તેમ છતાં આપણે તે જ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ જે તમે 1967 માં જોયા હતા તેથી આ રિજિયન વિશાળ છે તમે પહેલા સમજી શકો કે ઓપરેશનલ એમ્પ્લીફાયરની અંદર શું છે એકવાર તમે સમજી લો પછી તમે વધુ સારી રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયર પણ બનાવી શકો છો સેમીકન્ડક્ટર ડિવાઇસીસના રિજિયનમાં ઇલેક્ટ્રોનિક્સના એરિયામાં બાયોમેડિકલ ડિવાઇસીસના રિજિયનમાં સંશોધન કરવા માટે ઘણો અવકાશ છે અને આ બધા વિસ્તારને એનાલોગ સર્કિટના નોલેજની જરૂર પડશે ઓપ એમ્પ્સનું નોલેજ જરૂરી હશે ICના નોલેજની જરૂર પડશે અને તેથી જ આ કોર્સ બીજા ઘણા ડિવાઇસીસને બરાબર સમજવા માટે ઘણા બધા ડિવાઇસીસને સમજવા માટે એક પ્રકારનો બેઝિક અથવા બેઝ બની જાય છે જે અત્યંત મજબૂત હોવો જરૂરી છે તેથી જ મેં આ પર્ટિક્યુલર કોર્સને એવી રીતે બનાવ્યો છે કે જે કોઈ પણ અને દરેક જે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ અથવા ફક્ત બેઝિક ઇલેક્ટ્રોનિક્સની બેઝિક સમજ ધરાવે છે તે આ કોર્સ પસંદ કરી શકે છે અને તે સમજી શકે છે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખાસ કરીને ઓપ એમ્પ્સ MOSFETs અને ICs કેવી રીતે કામ કરે છે ફરીથી તમે જોયું કે ઘણી બધી બાબતો જે મેં તમને કહી હતી કે હું આ પર્ટિક્યુલર વિષયની ડીપ ડેપ્થમાં જવા માંગતો નથી તેનું કારણ એ છે કે આપણે બધા વિદ્યાર્થીઓને સાથે લઈને એક પોઇન્ટ ઉપર આવવું જોઈએ ત્યાં આપણે આગળ વધી શકીએ છીએ તેથી બીજો અભ્યાસક્રમ હોઈ શકે છે જ્યાં તે આ પર્ટિક્યુલર અભ્યાસક્રમની પ્રગતિ હોઈ શકે છે તેથી કોઈપણ રીતે સ્ક્રીન ઉપર પાછા આવીને આપણે જે જોઈએ છીએ તે છે કે આપણી પાસે આ IC છે હવે એકવાર આપણી પાસે આ હોય તો હું જોઉં છું કે આ IC માં શું છે ઓપરેશન એમ્પ્લીફાયરમાં શું છે તેથી જ્યારે તમે અમારું ઇન્ટિગ્રેટેડ સર્કિટ લો છો જ્યારે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયર લો છો ત્યારે તમે જુઓ છો કે ત્યાં પાંચ ટર્મિનલ છે પાંચ મુખ્ય ટર્મિનલ છે જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો આપણે ટર્મિનલને ઇન્વર્ટીંગ કરીએ છીએ આપણે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ કહીએ છીએ આપણે કહીએ છીએ પોઝિટિવ સપ્લાય છે આપણે કહીએ છીએ નેગેટિવ સપ્લાય છે આપણે આઉટપુટ કહીએ છીએ હવે ત્યાં વધુ બે ટર્મિનલ છે ટર્મિનલ 1 અને 5 જે ઓફસેટ માટે વપરાય છે જે ઓફસેટ માટે વપરાય છે અને પછી ત્યાં ટર્મિનલ 8 છે જે જોડાયેલ નથી જે બરાબર જોડાયેલ નથી તેથી અમારી પાસે 8 ટર્મિનલની IC છે જ્યારે આપણે સિંગલ ઓપ એમ્પ વિશે વાત કરીએ છીએ જ્યારે આપણે uA741 વિશે વાત કરીએ છીએ તેથી જ્યારે આપણે ઓપ એમ્પ વિશે વાત કરીએ છીએ અને આપણે ટર્મિનલ્સ વિશે વાત કરી હતી ત્યારે પ્રથમ વસ્તુ જે આપણે સમજવાની હતી તે છે કે તમે જુઓ આપણે એપ્લિકેશન કરવી પડશે અમારે 7 અને 4 પ્લસ V માઇનસ V એપ્લાય કરવી પડશે આને આને બાયસ વોલ્ટેજ કહેવામાં આવે છે અને આ વોલ્ટેજનો એક ગેઇન છે જે આપણે અમુક સમયે જોઇશું અથવા હું તમને એક એક્ઝામ્પલ આપી શકું છું કે આ ઓપરેશન એમ્પ્લીફાયરમાં અનંત ઇનપુટ ગેઇન જેવી ઘણી કેરેક્ટરિસ્ટિક્સઓ છે અને આ અનંત ઇનપુટ કેવી રીતે મેળવે છે મહત્તમ આઉટપુટ વોલ્ટેજ કે જે તમે મેળવી શકો છો ભલે ઓપ એમ્પમાં અનંત ઇનપુટ ગેઇન હોય ઓપરેશનલ એમ્પ્લીફાયરના આઉટપુટ ઉપર ઓપ એમ્પમાં અનંત ઇનપુટ ગેઇન હોય તો પણ મહત્તમ આઉટપુટ શું છે તે આપણે જોઇશું હમણાં જ સમજો કે તેની પાસે પાંચ ટર્મિનલ છે તેમાં પાંચ ટર્મિનલ પોઝિટિવ સપ્લાય છે તેમાં નેગેટિવ સપ્લાય છે તેમાં આઉટપુટ ટર્મિનલ ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ છે સરળ ખૂબ જ સરળ રાઇટ હવે ઇનવર્ટીંગ ટર્મિનલ ઉપર ઇનપુટ વિરુદ્ધ પોલારીટીમાં છે જેનો અર્થ છે કે જો હું આ પર્ટિક્યુલર ફેશનમાં યોગ્ય રીતે ઇનપુટ એપ્લાય કરું તો મારું આઉટપુટ અહીં આઉટપુટ વિરુદ્ધ પોલેરિટીમાં હશે જો આ 0 ડિગ્રી છે તો પોલેરિટી વિરુદ્ધ છે તો તમે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ જોઈ શકો છો તેથી આ 0 ડિગ્રી છે આ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે તેથી આ એન્ટીફેઝ આઉટપુટ છે જ્યારે આપણે ટર્મિનલ નંબર બે ઉપર ઇનપુટ એપ્લાય કરીએ છીએ જ્યારે ઇનપુટ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ છે જો હું નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર ઇનપુટ એપ્લાય કરું છું તો હવે હું અહીં શું ઇનપુટ એપ્લાય કરીશ તો મારું આઉટપુટ ફેઝમાં હશે તમે સેમ પોલારીટી જોઈ શકો છો પછી ફેબ્રિકેટેડ ઓપેરા ઓપ એમ્પ છે તેથી હવે આપણે બરાબર સમજીએ છીએ કે જો હું ઇનવર્ટિંગ ઉપર ઇનપુટ એપ્લાય કરું તો આઉટપુટ ફેઝની બહાર હશે જો હું નોન ઇન્વર્ટીંગ ઉપર સિગ્નલ એપ્લાય કરું તો આઉટપુટ આઉટ ઓફ ફેઝ હશે પછી બીજી વસ્તુ શું છે ઓપ એમ્પ એ નાના સિલિકોન ચિપ ઉપર બનાવવામાં આવે છે જે આપણે જોયું છે અને આ ઓપ એમ્પ પાસે મિલિયન્સ MOSFETs બિલિયન્સ ટ્રાન્ઝિસ્ટર છે અને ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે બનાવવું તે આપણે જોયું છે કેવી રીતે MOSFET બનાવવું તે નથી આપણે જોયું છે કે MOSFET કેવી રીતે બનાવવું વાસ્તવમાં પ્રોસેસ ફ્લો એક્ચ્યુઅલ ફેબ્રીકેશન નથી પરંતુ ઓછામાં ઓછું આપણે હવે જાણીએ છીએ કે જો કોઈ તમને પૂછે કે તમે સમજી શકો છો કે આ પ્રોસેસ શું છે તો તમે હા કહી શકો છો હું કરી શકું છું અને કારણ કે હું જાણું છું કે MOSFET કેવી રીતે બનાવવામાં આવે છે હું જાણું છું કે સિલિકોન ચિપના નાના ટુકડા ઉપર આપણે એક સિલિકોન ચિપ ઉપર લાખો MOSFET કેવી રીતે રાખી શકીએ છીએ તેથી હવે આપણે જોયું કે આ ઓપ એમ્પ એક નાના સિલિકોન ચિપ ઉપર બનાવેલ છે અને યોગ્ય કેસમાં પેક કરવામાં આવ્યું છે તમે ચિપને બાહ્ય લીડ્સ સાથે જોડવા માટે ફાઇન ગેજ વાયરોનો ઉપયોગ કર્યો છે આપણે આ અગાઉની સ્લાઇડમાં જોયું છે હવે ચાલો ટ્રાન્ઝિસ્ટર ઉપર ઓપ એમ્પના કેટલાક રસપ્રદ ફાયદા જોઈએ પ્રથમ છે ઓપ એમ્પ એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઉપર ફેબ્રિકેટ થયેલ ખૂબ જ હાઈ ગેઇન એમ્પ્લીફાયર છે આ એક હાઇ ગેઇન એમ્પ્લીફાયર છે જો તે પિન હેડ સાઇઝમાં નોંધાયેલ હોય તો તેમાં ટ્રાન્ઝિસ્ટરનું કોમ્બિનેશન છે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે તમે નાની સિલિકોન ચિપ લો છો ત્યારે તેમાં ઘણી બધી સર્કિટ હોય છે જેમાં ટ્રાન્ઝિસ્ટર રેઝિસ્ટર FETs અને તેથી આગળનો સમાવેશ થાય છે અને તે અત્યંત હાઈ ગેઇન ધરાવે છે તેથી આપણે ઓપ એમ્પ વિશે બે બાબતો સમજી તેમાં અત્યંત હાઈ ગેઇન છે અને તેમાં ઘણાં બધાં કોમ્પોનન્ટ છે પછી ઓપ એમ્પ્સની એપ્લિકેશનો શું છે ઓપરેશનલ એમ્પ્લીફાયરની એપ્લિકેશન શું છે તેનો ઉપયોગ ઓડિયો એમ્પ્લીફાયર તરીકે થઈ શકે છે તેનો ઉપયોગ સિગ્નલ જનરેટર તરીકે થઈ શકે છે તેનો ઉપયોગ સિગ્નલ ફિલ્ટર તરીકે થઈ શકે છે બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને અન્ય અસંખ્ય એપ્લિકેશનોમાં તેનો ઉપયોગ કરી શકાય છે અને અન્ય અસંખ્ય એપ્લિકેશનો છે આપણે જોઈશું કે તેનો ઉપયોગ સિગ્નલ જનરેટર તરીકે કેવી રીતે થઈ શકે છે ફિલ્ટર્સ જે આપણે ઓપ એમ્પની મદદથી ડિઝાઇન કરી શકીએ છીએ અને આપણે એક્ઝામ્પલ પણ લઈશું તેથી એમ કહીએ કે ઓપ એમ્પના ફાયદા શું છે આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ઉપર ઓપ એમ્પનો ઉપયોગ કેમ કરવો જોઈએ આપણે ટ્રાન્ઝિસ્ટર બેઝ એમ્પ્લીફાયર CE એમ્પ્લીફાયર CC એમ્પ્લીફાયર CB એમ્પ્લીફાયર જોયું છે મારે શા માટે ઓપ એમ્પનો ઉપયોગ કરવો પડ્યો છે મેં ઓપ એમ્પ શા માટે વાપર્યો છે આ માત્ર થોડા એક્ઝામ્પલો છે જેમાં ઘણાં ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર્સ છે તેથી ઓપ એમ્પનો પ્રથમ ફાયદો ઓછો પાવર વપરાશ છે પછી ખર્ચ ઓછો છે તેથી જ્યારે તમે IC ખરીદો છો ત્યારે તે 15 ભારતીય રૂપિયા હશે તેથી તે ખરેખર સસ્તું છે ખૂબ ઓછી કિંમત છે પછી IC એટલું નાનું IC છે તેથી જો તમારી પાસે IC હોય તો તમે જે જોઈ શકો છો તે ખૂબ જ નાનું છે અને તેથી જ તે વધુ કોમ્પેક્ટ છે તે વધુ વિશ્વસનીય છે છેલ્લે હાઈ ગેઇન મેળવી શકાય છે અને ડિઝાઇન અત્યંત સરળ છે કારણ કે જો મારી પાસે ઓપ એમ્પ હોય અને જો હું ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર બનાવવા માંગુ તો મારે માત્ર બે રેઝિસ્ટર મૂકવા પડશે અને જો હું ફરીથી બે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર બનાવવા માંગુ છું તો બે રેઝિસ્ટર જ છે અને તે ઈન્ટિગ્રેટર ડિફરન્ટિએટર એક કેપેસિટર એક રેઝિસ્ટર અને તે જ હશે ઓસિલેટર LC અથવા R પર્ટિક્યુલર ફોર્મેશનમાં પર્ટિક્યુલર કોમ્બિનેશનમાં હું ઓસિલેટર મેળવી શકું છું તેથી એનાલોગ સર્કિટની ડિઝાઇન અત્યંત સરળ બની જાય છે જ્યારે આપણે ટ્રાન્ઝિસ્ટર બેઝડ એમ્પ્લીફાયર્સ ઉપર ઓપ એમ્પનો ઉપયોગ કરીએ છીએ સરળ ખૂબ જ સરળ છે તો ચાલો હવે જોઈએ તેથી હવે તમે કહ્યું કે અમારી પાસે ખૂબ જ હાઈ ગેઇન છે અમારી પાસે ઘણા બધા કોમ્પોનન્ટ છે ઓપરેશનલ એમ્પ્લીફાયરની ઘણી બધી એપ્લિકેશન છે અને ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ઉપર ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઘણા ફાયદા છે ચાલો આગળની કેરેક્ટરિસ્ટિક્સ ઉપર જઈએ તે શું છે તે આઇડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ જે આપણે હવે વાત કરી રહ્યા છીએ તે આઇડિયલ પરિસ્થિતિ છે અને પછી આપણે જોઈશું કે સચ્ચાઈમાં અથવા પ્રેક્ટિકલી રીતે શું છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જો તમને આ મુદ્દાઓ યાદ હોય તો તે ઘણા માર્ગો ઉપર પુનરાવર્તિત થાય છે જ્યારે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશે વાત કરીએ છીએ ત્યારે પ્રથમ મુદ્દો એ છે કે તેમાં અનંત વોલ્ટેજ ગેઇન છે અને વોલ્ટેજ તફાવત ઇનપુટને અનંત રીતે મેગ્નિફાઇડ કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે જો હું એપ્લાય કરું તો તેથી તેનો અર્થ અનંત વોલ્ટેજ ગેઇન છે એટલે ધારો કે મારી પાસે ઓપ એમ્પ છે મારી પાસે ઇન્વર્ટીંગ ટર્મિનલ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ છે ધારો કે ઇન્વર્ટીંગ ટર્મિનલ હું ગ્રાઉન્ડિંગ કરું છું હું નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર એક સિગ્નલ આપી રહ્યો છું જે ને 1 વોલ્ટ 1 વોલ્ટ પીક ટુ પીક કહી રહ્યો છું અને તેમાંથી કેટલોક ફિનાઈટ વોલ્ટેજ ગેઇનમાં છે તેનો અર્થ એ છે કે આઉટપુટ ઉપર હું શું હું વોલ્ટેજ ઉત્પન્ન કરી શકું છું જે 100 વોલ્ટ પીક ટુ પીક છે કારણ કે તેની પાસે અનંત છે તેથી ફિનાઈટ વોલ્ટેજ ગેઇનમાં તેનો અર્થ એ છે કે મારી પાસે વોલ્ટેજનો જથ્થો અનંત હોઈ શકે છે હું 1 મેળવી શકું છું 1 મિલિયન વખત આઉટપુટ મેળવી શકું છું તો હું ખૂબ વધારે વોલ્ટેજ મેળવી શકું છું તેથી આપણે શું જોઈશું કે આ આઉટપુટ છે પણ તે ફિનાઈટ વોલ્ટેજ ગેઇનમાં છે આઉટપુટ વધી શકતું નથી આઉટપુટ સપ્લાય વોલ્ટેજ કરતાં વધુ કરતા વધારે નથી તેથી સપ્લાય વોલ્ટેજ શું છે તમારા પ્લસ Vcc તમારા માઇનસ Vcc છે તેથી તમારું આઉટપુટ ઇનપુટ પણ નાનું છે ચાલો તેને 1 વોલ્ટ કહીએ મહત્તમ આઉટપુટ જે હું મેળવી શકું તે તમને 5 વોલ્ટ છે જુઓ માઇનસ 5 વોલ્ટ અને તેનાથી થોડું ઓછું છે તમે એક્સપેરિમેન્ટ્સમાં પણ જોઈ શકો છો તેનો અર્થ એ છે કે તમે એમ્પ્લીફાયર તરીકે ઓપ એમ્પનો ઉપયોગ કરી શકો છો અને તેમાં અનંત વોલ્ટેજ ગેઇન છે પરંતુ તે ફરીથી સપ્લાય વોલ્ટેજ અથવા બાયસ વોલ્ટેજ દ્વારા પણ સંચાલિત થાય છે જે આપણે ઓપ એમ્પમાં એપ્લાય કરીએ છીએ પછી આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર ઉપર એપ્લાય કરીએ છીએ ફિનાઈટ વોલ્ટેજ ગેઇન સમજવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ હકીકતમાં તે પ્રાયોગિક ઓપ એમ્પ્સમાં છે જે સાચું છે તમે જોઈ શકો છો કે ગેઇન ખૂબ જ હાઈ છે આ ખૂબ જ વધારે મૂલ્યની આસપાસ છે આગળ એક ફિનાઈટ ઇનપુટ ઈમ્પેડન્સમાં ફિનાઈટ ઇનપુટ ઈમ્પેડન્સ છે તેથી બે ઓપ એમ્પ્સમાં કોઈ કરંટ વહેતો નથી કારણ કે જો ઈમ્પેડન્સ ખૂબહાઈ હોય તો કરંટ યોગ્ય રીતે વહેતો નથી ધારો કે હું રેઝિસ્ટન્સ વિશે વાત કરું છું રેઝિસ્ટન્સ અત્યંત હાઈ હોય તો તેથી તેમાંથી કરંટ ફલો થશે નહીં તે જ રીતે જો ઇમ્પિડન્સ અત્યંત હાઈ હોય તો કરંટ ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇનપુટ્સમાં ફ્લો થઈ શકતો નથી હવે પ્રાયોગિક ઓપ એમ્પ્સ અથવા વ્યાવહારિક ઓપ એમ્પ્સમાં આપણે જોઈશું કે FET બેઝડ ઓપ એમ્પ્સ માટે ઇનપુટ ઈમ્પેડન્સ 10 ની ધાત 12 ઓહ્મ છે હવે મુદ્દો એ છે કે તેની પાસે અનંત ઇનપુટ ઈમ્પેડન્સ છે પરંતુ તેમાં શા માટે અનંત ઇનપુટ ઈમ્પેડન્સ છે કારણ કે ઓપરેશનલ એમ્પ્લીફાયરનું ઇનપુટ આપણે FETs MOSFETs નો ઉપયોગ કરી રહ્યા છીએ તેમાં અત્યંત હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ છે જે આપણે જાણીએ છીએ તેથી તમારે એ પણ જોવું પડશે કે ઓપ એમ્પનું ફર્સ્ટ સ્ટેજ શું છે અને ઓપ એમ્પનું લાસ્ટ સ્ટેજ શું છે તેથી જ્યારે આપણે સમજીએ છીએ કે ઓપ એમ્પના ફર્સ્ટ સ્ટેજમાં શું છે તો તમે પણ જોઈ શકો છો કે એમ્પ્લીફાયર જે ઓપ એમ્પના ફર્સ્ટ સ્ટેજની ફોર્મેશન કરે છે તેમાં અત્યંત હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ છે અને એમ્પ્લીફાયર કે જે ઓપ એમ્પના લાસ્ટ સ્ટેજમાં છે તેમાં અત્યંત લો ઇનપુટ ઈમ્પેડન્સ છે જ્યારે આપણે આઉટપુટ ઈમ્પેડન્સ વિશે વાત કરીએ ત્યારે તે 0 છે અથવા તે લો છે તેની પાસે અનંત બેન્ડવિડ્થ છે તેથી છેલ્લું અનંત છે તે ખૂબ જ ઝડપી છે જ્યારે આપણે આઇડિયલ ઓપરેશન એમ્પ્લીફાયર વિશે વાત કરીએ છીએ પરંતુ પ્રેક્ટિકલ રીતે તે થોડા મેગાહર્ટ્ઝ સુધી લિમીટેડ છે અને તે સ્લીવ રેટને સમજીને પણ નક્કી કરી શકાય છે તેનો અર્થ એ છે કે જો હું ઇનપુટ ઉપર આ સિગ્નલ એપ્લાય કરી શકું તો શું હું વારાફરતી આઉટપુટમાં સિમ્યુનીઅસલી પરિવર્તન પણ જોઈ શકું છું તેમાં થોડો અભાવ છે તેથી તે અભાવ શું છે મારું ઓપ એમ્પ આઉટપુટ ઇનપુટને કેવી રીતે ઝડપથી ટ્રેક કરી શકે છે જેથી તે સ્લીવ રેટ દ્વારા થશે કારણ કે હું તમને પાછળથી સ્લીવ રેટ પણ બતાવીશ તેથી મુદ્દો એ છે કે અમારી પાસે સ્લો રેટ છે જે 0 5 થી 20 માઇક્રો 20 વોલ્ટ પ્રતિ માઇક્રોસેકન્ડ છે અમારી પાસે થોડી લિમીટેડ મેગાહર્ટ્ઝ રેન્જ છે જે તમારી બેન્ડવિડ્થ છે જો કે આઇડિયલ ઓપરેશનલ એમ્પ્લીફાયર તે અનંતલી ફાસ્ટ છે આઇડિયલ ઓપરેશન અનંતલી ફાસ્ટ છે તેથી આપણે અહીંથી શું સમજીએ છીએ આપણે અહીં સમજીએ છીએ કે આપણે ફિનાઈટ વોલ્ટેજ ગેઇનમાં આઇડિયલ ઓપરેશન એમ્પ્લીફાયરની ચાર મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સ ફિનાઈટ ઇનપુટ ઈમ્પેડન્સમાં શૂન્ય આઉટપુટ ઈમ્પેડન્સ અનંતલી ફાસ્ટ સમજીએ છીએ પરંતુ એક્ચ્યુઅલ ઓપ એમ્પ ના કિસ્સામાં પ્રેક્ટિકલ ઓપ એમ્પ ના કિસ્સામાં આપણે સમજીએ છીએ કે વોલ્ટેજ તફાવત ખૂબ હાઈ છે ઇનપુટ ખૂબ હાઈ રેન્જમાં મેગ્નિફાઇડ છે પરંતુ અનંત ઇનપુટ ઈમ્પેડન્સ અત્યંત હાઈ નથી પરંતુ અનંત આઉટપુટ ઈમ્પેડન્સ શૂન્યની નજીક નથી તે અનંતલી ફાસ્ટ નથી પરંતુ તે અત્યંત ફાસ્ટ છે અને તેની પાસે તે થોડા મેગાહર્ટ્ઝની રેન્જ સુધી લિમીટેડ છે આ પ્રાયોગિક ઓપ એમ્પ્સના કિસ્સાઓ છે ફર્સ્ટ ટોપની આ છે જે હું અહીં લઈ રહ્યો છું આ આઇડિયલ એમ્પ્લીફાયરની તમામ કેરેક્ટરિસ્ટિક્સઓ છે જે ખૂબ જ સરળ છે હવે જ્યારે પણ તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ગોલ્ડન રુલ્સ સમજવા પડશે આ ગોલ્ડન રુલ્સ શું છે બે ગોલ્ડન રુલ્સ છે બે ગોલ્ડન રુલ્સ જ્યારે ઓપ એમ્પ કોઈપણ નેગેટિવ ફીડબેક વ્યવસ્થામાં ગોઠવેલ હોય ત્યારે તે નીચેના બે રુલ્સનું પાલન કરશે તેથી હવે તમે વાક્યને સ્પષ્ટ રીતે જુઓ છો કે શું લખ્યું છે જ્યારે ઓપ એમ્પ કોઈપણ નેગેટિવ ફીડબેક વ્યવસ્થામાં ગોઠવેલું હોય તેથી જ્યારે તમારી પાસે નેગેટિવ ફીડબેક હોય ત્યારે આ ગોલ્ડન રુલ્સ વલણ ધરાવે છે તો આ નીચેના નિયમો શું છે તેથી પ્રથમ નિયમ એ છે કે ઓપ એમ્પના ઇનપુટ્સ કોઈ કરંટ ડ્રો કરતો નથી અથવા સોર્સ અથવા કરંટ નથી ડ્રેઇન કોઈ કરંટ ખેંચતો નથી તેનો અર્થ એ છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયર માટે ઇનપુટ અહીં 0 છે અને તે સાચું છે કે ત્યાં ફીડબેક છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી આ પણ સાચું છે ત્યાં ફીડબેક નથી ફર્સ્ટ ગોલ્ડન રુલ્સ એ છે કે ઓપ એમ્પનું ઇનપુટ કોઈ કરંટ ખેંચશે નહીં બીજું ઓપ એમ્પ વોલ્ટેજ તફાવત બનાવવા માટે આ બે વચ્ચે વોલ્ટેજ તફાવત બનાવવા માટે ગમે તે કરી શકે છે તેથી બે ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ વચ્ચે અથવા ઇનપુટ ટર્મિનલ વચ્ચે વોલ્ટેજ તફાવત 0 છે તેથી ઓપ એમ્પ વોલ્ટેજ તફાવત કે V1 V2 ને 0 બનાવવા માટે ગમે તે કરી શકે છે બે ગોલ્ડન રુલ્સ સમજ્યા પ્રથમ એ છે કે ઓપ એમ્પની અંદર કરંટ ઇનપુટ કરંટ છે ત્યાં કોઈ કરંટ નથી કારણ કે તે ઓપ એમ્પ કોઈ ઇનપુટ કરંટ ખેંચી શકતું નથી બીજું વોલ્ટેજ તફાવત છે તેથી બે ઇનપુટ્સ વચ્ચે વોલ્ટેજ તફાવત શૂન્ય હશે આ ઓપ એમ્પ ઇનપુટ વોલ્ટેજ તફાવત અથવા ઇનપુટ ટર્મિનલ્સ વચ્ચે વોલ્ટેજ તફાવત શૂન્ય કરવા માટે જે કરી શકે તે કરશે જ્યારે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરને સમજીએ ત્યારે આ બે ગોલ્ડન રુલ્સ છે જે યાદ રાખવાના હતા તેથી જો હું આગળની સ્લાઇડ ઉપર જાઉં તો હું જે જોઉં છું કે મારે આઇડિયલ ઓપ એમ્પ વર્સીસ રીઅલ ઓપ એમ્પની તુલના કરવી પડશે તેથી જો તમે કહી શકો કે સ્લાઇડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો જે આપણે જોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આઈડિયા ઓપી એમ્પ માટે પેરામીટર્સ લખાયેલા છે અને એક્ચ્યુઅલ ઓપ એમ્પ ત્યાં છે અથવા પ્રાયોગિક ઓપ એમ્પ છે તમે અહીં જુઓ છો જેની આપણે ચર્ચા કરી હતી ડિફરન્સીયલ વોલ્ટેજ ગેઇન અથવા ફિનાઈટમાં વોલ્ટેજ ગેઇન બીજો બેન્ડવિડ્થ પ્રોડક્ટ્સ ફિનાઈટમાં બેન્ડવિડ્થ પ્રોડક્ટ્સ ફિનાઈટ ઇનપુટ રેઝિસ્ટન્સ આઉટપુટ રેઝિસ્ટન્સ શૂન્ય છે આ આપણે જોયું છે પરંતુ જ્યારે આપણે એક્ચ્યુઅલ ઓપ એમ્પ વિશે વાત કરીએ છીએ અથવા આપણે પ્રેક્ટિકલ ઓપ એમ્પ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે તે અનંત નથી તે અત્યંત હાઈ છે તે 0 નથી તે લો છે અથવા 0 ની નજીક છે તેથી આ આઇડિયલ વર્સીસ રીઅલ ઓપ એમ્પ છે આ ડિફરન્સીયલ ઇનપુટ વોલ્ટેજ Vi1 Vi2 જે તમારું ઓપન લૂપ ગેઇન ઇનપુટ છે હવે તમે જુઓ છો કે ત્યાં કોઈ જોડાણ નથી કારણ કે ઇનપુટ ઈમ્પેડન્સ ફિનાઈટ છે ત્યાં રેઝિસ્ટન્સ શૂન્ય છે તમારે આ આઇડિયલ ઓપ એમ્પ જોવું પડશે તેમાં રેઝિસ્ટન્સ શૂન્ય છે તમે અહીં જોઈ શકો છો તેમાં ડિફરન્સીયલ વોલ્ટેજ ગેઇન ફિનાઈટ છે તમારે અહીં ઇનપુટ રેઝિસ્ટન્સ અનંત જોવો પડશે તમે અહીં જોઈ શકો છો પરંતુ એક્ચ્યુઅલ ઓપ એમ્પના કિસ્સામાં તે સમાન સર્કિટ શું હશે પરંતુ અહીં આપણે રેઝિસ્ટન્સ મૂકી શકીએ છીએ કારણ કે હવે આપણી પાસે રેઝિસ્ટરનું થોડું મૂલ્ય છે તે ખૂબ હાઈ છે પરંતુ તેમ છતાં તે ત્યાં છે તેથી આપણે ઇનપુટ ટર્મિનલ્સની વચ્ચે રેઝિસ્ટન્સનો ઉપયોગ કર્યો છે પછી આપણી પાસે ખૂબ હાઈ ગેઇન છે તમે જુઓ છો કે રેઝિસ્ટર લગભગ 106 થી 1012 ઓહ્મ છે તે ખૂબ જ હાઈ ગેઇન ધરાવે છે 105 થી 109 હાઈ ગેઇન જે ફાઈન છે પછી તેની પાસે લો આઉટપુટ રેઝિસ્ટન્સ છે તેથી હજી પણ ત્યાં રેઝિસ્ટન્સ છે તે 0 નથી તેથી તમે આઇડિયલ ઓપ એમ્પમાં જે જોયું છે તેની જેમ તમે કનેક્ટ થઈ શકતા નથી અમારે રેઝિસ્ટન્સ મૂકવો પડશે આપણે એક રેઝિસ્ટર દાખલ કરવો પડશે જે આપણે કર્યું છે તે જ આપણે રેઝિસ્ટર નાખ્યું છે અને આ રેઝિસ્ટર વેલ્યુ ઓછી છે અંતે આપણે આઉટપુટ વોલ્ટેજ બતાવી રહ્યા છીએ અહીં પણ આપણે આઉટપુટ વોલ્ટેજ બતાવ્યા છે આ રીતે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની ઈક્વિવેલેન્ટ સર્કિટ દોરી શકીએ છીએ આ રીતે તમે આઇડિયલ વર્સીસ એક્ચ્યુઅલ અથવા રીઅલ અથવા પ્રેક્ટિકલ ઓપ એમ્પની ઈક્વિવેલેન્ટ સર્કિટ દોરી શકો છો હવે ચાલો પાવર સપ્લાય જોઈએ તેથી તમે જોઈ શકો છો કે જો હું ઓપ એમ્પના 7 અને 4 ઉપર પ્લસ 15 વોલ્ટ અને માઇનસ 15 વોલ્ટ એપ્લાય કરું તો તે બેલેન્સ પાવર સપ્લાય બેલેન્સ હશે કારણ કે બંને સમાન પ્લસ 15 માઇનસ 15 છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં આપણે પ્લસ 15 વોલ્ટ અને માઇનસ 12 વોલ્ટ એપ્લાય કરીશું જે મારો અનબેલેન્સ પાવર સપ્લાય હશે ત્યાં મારો અનબેલેન્સ પાવર સપ્લાય હશે તેથી ઓપ એમ્પ કામ કરે છે ઓપ એમ્પ ડ્યુઅલ પાવર સપ્લાય ઉપર કામ કરે છે પરંતુ ક્યારેક આપણે પણ જોઈશું કે એક ટર્મિનલને આ રીતે ગ્રાઉન્ડ કરી શકાય છે અને માત્ર એક ટર્મિનલ ઉપર આપણે કેટલાક વોલ્ટેજ એપ્લાય કરી રહ્યા છીએ પરંતુ કોઈપણ પોઇન્ટ હોય સામાન્ય રીતે ઓપ એમ્પ ડ્યુઅલ પાવર સપ્લાય પ્લસ માઇનસ 9 પ્લસ માઇનસ 12 પ્લસ માઇનસ 15 પ્લસ માઇનસ 22 ઉપર કામ કરે છે આ ડ્યુઅલ પાવર સપ્લાય છે અને મેં તેને વાંચી શકાય એવી રીતે જાણી જોઈને રાખ્યું છે જેથી તમે સમજી શકો કે મોટા ભાગના સમયે આપણે પ્લસ માઇનસ 15 વોલ્ટ એપ્લાય કરી રહ્યા છીએ હવે આઉટપુટ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચે આઉટપુટ લેવામાં આવે છે તેને સિંગલ એન્ડેડ આઉટપુટ કહેવામાં આવે છે તેથી જો આઉટપુટ આની જેમ લેવામાં આવે છે જે આપણે પહેલાથી જ જાણીએ છીએ તો તે તમારું સિંગલ એન્ડ આઉટપુટ છે તે આઉટપુટ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચેનું આઉટપુટ છે પછી સિંગલ ઇન્ટરનલ છે પરંતુ કેટલીકવાર આપણે 7 અને 4 માંથી આઉટપુટ લઈએ છીએ જેને ડબલ એન્ડેડ આઉટપુટ કહેવામાં આવે છે તો તે શું છે બે ટર્મિનલ વચ્ચે લીધેલ આઉટપુટ અને ગ્રાઉન્ડના રેફરન્સમાં નહીં તેને ડબલ એન્ડેડ આઉટપુટ અથવા બેલેન્સ આઉટપુટ કહેવામાં આવે છે કારણ કે કોઈ પણ ટર્મિનલ ગ્રાઉન્ડ નથી તેને ફ્લોટિંગ આઉટપુટ પણ કહેવાય છે તમે અહીં આ પર્ટિક્યુલર કિસ્સામાં સિંગલ એન્ડેડ આઉટપુટ જુઓ છો એક ટર્મિનલ બીજા ટર્મિનલના રેફરન્સમાં ગ્રાઉન્ડ છે તેથી તેને પણ કહેવામાં આવે છે કે તે ફ્લોટિંગ નથી પરંતુ આ પર્ટિક્યુલર કિસ્સામાં તમે અહીંથી આઉટપુટ લઈ રહ્યા છો અને અહીં જુઓ કે તે 7 થી 4 ની વચ્ચે છે પરંતુ કોઈ પણ પિન ગ્રાઉન્ડ નથી અને તે છે આને ફ્લોટિંગ આઉટપુટ પણ કહેવામાં આવે છે તેને ડબલ એન્ડેડ આઉટપુટ પણ કહેવાય છે તેથી આપણે ઓપ એમ્પ પાવર સપ્લાય અને ઓપ એમ્પ આઉટપુટ વિશે જે સમજીએ છીએ તે તે કેવી રીતે લેવામાં આવે છે તે કાં તો તેઓ સિંગલ એન્ડેડ લેવામાં આવે છે અથવા તેઓ ડબલ એન્ડેડ લેવામાં આવે છે અથવા તો આપણે બેલેન્સ પાવર સપ્લાય એપ્લાય કરી રહ્યા છીએ અથવા આપણે અનબેલેન્સ પાવર સપ્લાય એપ્લાય કરી રહ્યા છીએ તેથી જો હું આગલા વિભાગમાં જાઉં તો તે ઓપ એમ્પમાં ફીડબેક હશે તેથી હું શું કરીશ ચાલો આપણે આ પર્ટિક્યુલર મોડ્યુલને આ પર્ટિક્યુલર સ્લાઇડ ઉપર સમાપ્ત કરીએ જે આપણે હવે સમજી ગયા છીએ કે ઓપ એમ્પ શું છે ઓપ એમ્પના ગોલ્ડન રુલ્સ શું છે અને ઓપન કેરેક્ટરિસ્ટિક્સ શું છે અને શું પાવર સપ્લાય અનબેલેન્સ હોય કે બેલેન્સ પાવર સપ્લાય હોય એવી જ રીતે સિંગલ એન્ડેડ અથવા ડબલ એન્ડેડ આઉટપુટ હોય તે સમજી ગયા છીએ હવે આગામી મોડ્યુલમાં આપણે જે જોઈશું તે આગળ ઓપરેશન એમ્પ્લીફાયરને વધુ સમજીશું ત્યાં સુધી તમે શું કરો છો તમે ફરીથી આ સ્લાઇડ્સ જુઓ આ ખૂબ જ સરળ ખૂબ જ બેઝિક સ્લાઇડ્સ છે અને હું તમને આગામી મોડ્યુલમાં જોઈશ જ્યાં આપણે ઓપ એમ્પ્સને વધુ સમજીશું કે તે કેવી રીતે બને છે અને ઓપરેશનલ એમ્પ્લીફાયરના પરિમાણો શું છે ઠીક છે ત્યાં સુધી તમે કાળજી લો હું તમને આગામી મોડ્યુલ જોઈશ બાય